બેસેલની અસમાનતા અને પારસેવલની નિત્યસમતા તો ફરી સ્વાગત છે બેસેલની અસમાનતા અને પારસેવલની નિત્યસમતા પર આ વ્યાખ્યાન નંબર 39 છે તેથી અમે બેસેલની અસમાનતા અને અન્ય પરિણામ વિશે વાત કરીશું જે એક નિત્યસમતા તરીકે બહાર આવ્યું છે પારસેવલની નિત્યસમતા અને તેમની કેટલીક એપ્લિકેશનો વિશે આ વ્યાખ્યાનમાં ચર્ચા કરવામાં આવશે તેથી અમારી પાસે બેસેલની નિત્યસમતા પર પ્રથમ પ્રમેય છે જે કહે છે કે જો f એ અંતરાલ ππ માં પીસવાઈસ સતત વિધેય છે તો આપણી પાસે નીચેની નિત્યસમતા છે તે a022∑k1 ak2bk21f2dx જ્યાં આ a અને આ b એ f ના ફુરિયર સહગુણકો છે અમારી પાસે પ્રમાણભૂત સંકેતો છે તેથી અમે આ પ્રમેયની સાબિતી પર ધ્યાન આપીશું જે બહુ સંકળાયેલું નથી તેથી જો આપણે આ વર્ગ પદને ધ્યાનમાં લઈએ અને પછી તેનું સંકલન કરીએ તો વર્ગ પદમાં શું છે અમારી પાસે f છે અને પછી વાસ્તવમાં ફુરિયર શ્રેઢીને બાદ કરીએ છીએ કાપેલી ફુરિયર શ્રેઢી જ્યાં n પદો પછી ટ્રંકેશન કરવામાં આવે છે તેથી અહીં સરવાળો પ્રથમ પદ k પરથી આગળ વધી રહ્યો છે અચળ પદ પણ ગણવામાં આવે છે તેથી અમે હવે આ તફાવત અને પછી વર્ગીકરણ લઈ રહ્યા છીએ કારણ કે અમારી પાસે આ સંકલન બિન ઋણાત્મક છે તે વિકલ્પમાં આ સંકલન ખાતરી માટે 0 થી વધુ હશે તેથી આ અસમાનતામાંથી આપણે હવે જોઈશું કે આ કહેવાતી બેસેલની અસમાનતા કેવી રીતે મેળવવી તેથી આ અસમાનતા કે જે સ્પષ્ટ પરિણામ છે અથવા પ્રમાણભૂત પરિણામ છે કારણ કે અહીં સંકલ્ય 0 કરતા વધારે છે તેથી આપણે ફક્ત વર્ગ પદ ખોલીશું કારણ કે આ આખો વર્ગ છે તે આવો છે ત્રણ પદો છે જેમ કે abc2 તેથી આપણી પાસે આ સૂત્ર a2b2c22ab2ac2bc તરીકે હશે તેથી હવે આપણે આ તમામ પદોને આપણા સંદર્ભમાં જોઈશું તેથી પ્રથમ પદ akcos⁡bksin⁡ તે ત્યાં છે પછી આપણી પાસે બીજો શબ્દ હશે a024 અને પછી સંકલિત π થી π તેથી અહીંથી આપણને 2π મળશે તેથી આ a0242π છે અને પરિણામે આપણે a022 મેળવી રહ્યા છીએ બરાબર તો પછી આપણી પાસે ત્રીજા એકનો આખો વર્ગ છે તે અહીં આખું વર્ગનું પદ છે πk1cos⁡bksin⁡dx તો આ અને આ એકના વર્ગ સાથે આ ત્રણ પદો છે હવે અમારી પાસે ગુણાકાર છે તેથી સૌપ્રથમ આપણે પ્રથમ બે પદોના ગુણાંકને ધ્યાનમાં લઈશું કે જે f ને a02 દ્વારા ગુણાકાર કરવામાં આવે છે અને પછી તેને બમણું કરવું પડશે તેથી આ 2 રદ થશે અને અમારી પાસે માત્ર a0fx તેથી a0 πfxdx કુદરતી રીતે ચિહ્ન પણ આવશે કારણ કે તેમાંથી એક ત્યાં પછી આપણી પાસે આ સમીકરણ સાથે f નો ગુણાકાર છે તેથી 2 સાથે અલબત્ત તેથી 2 પછી f અને આ સરવાળો ત્યાં છે અને પછી આપણી પાસે છેલ્લી મુદત છે 2a02 નો ગુણાકાર અને ત્યાં આ સરવાળો છે તેથી આપણી પાસે a0 છે અને 2 એ 2 સાથે રદ થશે અને આપણી પાસે આ સરવાળા dx પર સંકલન છે અને આમ બધું 0 થી વધારે અથવા બરાબર હોવું જોઈએ તેથી હવે આ અસમાનતા હોવાને કારણે અમે ત્રિકોણમિતિ પધ્ધતિની લંબચ્છેદકતાનો ઉપયોગ કરીશું અને ફુરિયર સહગુણકની વ્યાખ્યાનો પણ ઉપયોગ કરીશું તેથી આ બેની મદદથી આપણે હવે નવી અસમાનતા જોવા માટે સક્ષમ થઈશું જ્યાં ત્રિકોણમિતિ પધ્ધતિની લંબચ્છેદકતાને કારણે ઘણી બધી શરતો અદ્રશ્ય થઈ જશે તેથી પ્રથમ શબ્દ જેમ છે તેમ ટકી રહેશે એટલે કે આપણી પાસે πf2dx બીજો શબ્દ પહેલેથી જ એક સરળ શબ્દ છે એટલે કે આપણી પાસે છે a022 ત્રીજા એકમાં આપણી પાસે ફરીથી રકમનો વર્ગ છે જે અંદર છે તેથી આ વર્ગ કહે છે કે આપણી પાસે દરેક પદનો વર્ગ છે અને બે વિધેયનો 2 ગણો ગુણાકાર છે તો હવે શું રસપ્રદ છે અમારી પાસે પ્રથમ પદ ak2cos2⁡ તે પ્રથમ પદ છે દાખલા તરીકે અને અમારી પાસે સંકલન પણ છે તેથી પ્રથમ શબ્દ πak2cos2⁡dx જેવો છે અને પછી એક સમાન શબ્દ હશે bk2sin2⁡ અને અન્ય શબ્દોમાં cos અને sin⁡ નો ગુણાકાર હશે તો ચાલો પહેલા આ શબ્દની ચર્ચા કરીએ તેથી અમારી પાસે ak2 છે અને જો તમને ત્રિકોણમિતિ પદ્ધતિમાં આ યાદ છે કે જ્યારે પદ એક જ સમૂહમાંથી હોય ત્યારે તે જ વિધેયનો બે વખત ગુણાકાર થાય છે તો મૂલ્ય π હતું તેથી આપણી પાસે અહીં ak2 છે અને તે જ રીતે બીજા વર્ગમાંથી જ્યારે bk2sin2⁡ આવી રહ્યું છે ત્યાં પણ તમને સમાન શબ્દ મળશે તેનો અર્થ એ કે bk2 હશે જ્યારે આપણી પાસે ગુણાકાર હોય જે akbkઅને cos kx sin kx ના ગુણાકારના 2 ગણું હોય ત્યારે આ બધી શરતોમાં આપણી પાસે બે વિધેયો હોય છે એક cos સમુહમાંથી અને બીજું એક sin સમુહમાંથી અને લંબચ્છેદકતાના લીધે તે પદ 0 હશે તેથી અમારી પાસે હવે આ સંકલન સ્વરૂપનું સરળ સ્વરૂપ છે જેમાં માત્ર થોડી જ શરતો ટકી રહેશે એક છે આ k1nak2bk2 આ તે છે જેની આપણે હમણાં જ ચર્ચા કરી છે અને ત્રિકોણમિતિની લંબચ્છેદકતા પધ્ધતિના કારણે સરવાળો અલબત્ત ચાલે છે અને બાકીના બધા 0 બનશે હવે આપણે આ પદ પર છીએ અહીં a0 અને જો આપણે હવે આને 7fdx જોઈએ તેથી તે ફુરીયર સહગુણક a0 છે જેને આપણે હવે અહીં જોડી શકીએ છીએ અને આપણે a02 મેળવીશું કારણ કે જો તમે π વડે ગુણાકાર કરો અને π વડે આ સંકલનનો ભાગાકાર કરો તો તે આપણી પાસે -a0 πfxdx તેથી અહીં 1 πfxdx આ સંકલન તે a0 બનશે તેથી આપણી પાસે a02 હશે તેથી તે સારું છે આને અનુરૂપ આપણને a02 મળે છે હવે અહીં આ શબ્દ પર આવીએ છીએ આપણી પાસે 2 છે અને આપણી પાસે f અને પછી આ સરવાળો અને આપણી પાસે akcos⁡bksin⁡ છે તો આપણી પાસે જે છે આપણી પાસે akfxcos kx છે તેવી જ રીતે આપણી પાસે sin⁡ સાથે f છે અને ફરીથી આપણે આને ફુરિયર સહગુણક સાથે જોડી શકીએ છીએ કારણ કે તે ak અને પછી π સાથે બરાબર અનુરૂપ છે તો અહીં પણ આપણને ak2 મળશે તેવી જ રીતે અહીં આપણને bk2 મળશે તેથી હવે આપણે આ પદ cos⁡ તરીકે રાખી શકીએ છીએ પછી છેલ્લા પદમાં આપણી પાસે a0 અને પછી akcos⁡bksin⁡ છે તો આનું શું થશે અમે આ શબ્દને π થી a02πa02 માં સંકલિત કરી રહ્યા છીએ તેથી દાખલા તરીકે cos⁡ એ dx સાથે સંકલનમાં હશે તેથી આ ફરીથી ત્રિકોણમિતિ છે ત્રિકોણમિતિ પધ્ધતિમાંથી અને લંબચ્છેદકતાનો ઉપયોગ કરીને તે 1 સાથે અને કારણ કે આ cos સમૂહનો સભ્ય છે આ 0 હશે ફરીથી 1 એ sinx સાથે અને અમે તેને સંકલિત કરીશું તે પણ 0 હશે તેથી લંબચ્છેદકતાને કારણે છેલ્લો શબ્દ સંપૂર્ણપણે 0 છે અને પછી આપણી પાસે આ અસમાનતા 0 થી વધારે અથવા બરાબર છે તેથી આ પદ અને આ પદ તેઓ સમાન છે તેથી આપણી પાસે π છે અને અહીં પણ આપણી પાસે a02 અને a02 છે તેથી તેને સરળ બનાવી શકાય છે તેથી પ્રથમ આપણી પાસે f2dx તરીકે સરલીકરણ છે આપણી પાસે a022 છે કારણ કે આ a02 હતું અને પછી આપણી પાસે πk1nak2bk2 અને 0 થી અથવા મોટી અસમાનતા જે હવે બેસેલની અસમાનતા હોવાનું બહાર આવ્યું છે તેથી અમે આ બે શબ્દોને બીજી બાજુએ લઈ ગયા છીએ અને પછી અમારી પાસે આ સરસ અસમાનતા છે જે વિધેયને વિધેયના સંકલનને આ ફુરિયર સહગુણકો સાથે સંબંધિત છે અને પછીથી તમે જોશો કે ખરેખર આ અસમાનતા લક્ષના વિકલ્પમાં સમાનતા બની જશે તેથી જ્યારે આપણે આ લક્ષ લઈએ છીએ ત્યારે તે બેસલની અસમાનતા બરાબર છે લક્ષ લઈએ છીએ અને ∞ તરફ વલણ કરીએ છીએ ત્યાં ∞ હશે અને પછી આ ચોક્કસપણે બેસલની અસમાનતા છે અને મેં કહ્યું તેમ પછીથી આપણે પારસેવલની નિત્યસમતામાં અવલોકન કરીશું કે આ અસમાનતા વાસ્તવમાં નિત્યસમતા છે તે સમાનતા છે માત્ર સમાન કરતાં ઓછી નથી પરંતુ આ ખરેખર સમાન છે તે પછીથી સાબિત થશે આ પરિણામ એ પારસેવલનું પ્રમેય અથવા પારસેવલની નિત્યસમતા છે જો કે આ પરિણામને સાબિત કરવા માટે અહીં આપણે થોડી વધુ મર્યાદાઓ લઈ રહ્યા છીએ પરંતુ આપણે અહીં વધારાની ધારણાઓ લેવાની જરૂર નથી આપણે અગાઉ લીધેલી તમામ ધારણાઓ જેમ કે પીસવાઈઝ સાતત્ય આ નિત્યસમતા માટે તે પૂરતું છે જેની આપણે હવે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેથી તેના પુરાવાની સરળતા માટે આપણે હવે f ને સતત વિધેય તરીકે લીધું છે અને તેના એક બાજુનું વિકલન અસ્તિત્વમાં છે તો પછી આપણી પાસે શું છે વાસ્તવમાં તે એ જ પદ છે જે આપણી પાસે બેસેલની અસમાનતામાં છે માત્ર એટલો જ તફાવત છે કે અસમાનતા હવે સમાનતા સાથે બદલાઈ ગયું છે અમારી પાસે a022n1an2bn21 π2dx તેથી આ પારસેવલની નિત્યસમતા છે જે બેસેલની અસમાનતાની સમાન ધારણાઓ હેઠળ માન્ય છે પરંતુ અહીં અમે સાબિતીની સરળતા માટે વિધેયને થોડી વધુ મર્યાદિત કરી છે અને આ વિધેય f ના ફુરિયર સહગુણકો છે તેથી ડિરિચલેટના અભીસારિતા પ્રમેય પરથી આપણી પાસે f ની ફુરિયર શ્રેઢી અભિસારી હોઈ શકે છે અને તેથી જ આપણે આ વધારાના નિયંત્રણો લીધા છે કારણ કે આપણે ડિરિચલેટના અભીસારિતા પ્રમેયને ππ પ્રદેશમાં લાગુ કરી શકીએ છીએ કારણ કે જો વિધેય સતત છે અને તેના એક બાજુનું વિકલન અસ્તિત્વમાં છે આપણી પાસે બરાબર સમાનતા છે જેનો અર્થ છે કે ફુરિયર શ્રેઢી વિધેય f સાથે અભિસારી થાય છે જો આપણે ત્યાં સાતત્ય ધારણા ન લઈએ તો પછી આપણી પાસે સરેરાશ મૂલ્ય હોવું જોઈએ અને ફરીથી પરિણામો સાબિત થઈ શકે છે જો કે તે થોડું લાંબુ હોઈ શકે છે તેથી અહીં આપણી પાસે આ અભીસારિતા પરિણામ છે કે ફુરિયર શ્રેઢી આ f માં અભિસારી થાય છે હવે જો આપણે ઉપરોક્ત સમાનતાને f વડે ગુણાકાર કરીએ અને પછી π થી π સુધી પદ દ્વારા સંકલન કરીએ તો શું થશે ડાબી બાજુએ આપણને n14n22cos nπ 1 મળશે અને જ્યારે આપણે સંકલન કરીશું ત્યારે આપણી પાસે આ અભિવ્યક્તિ અહીં છે જમણી બાજુએ આપણી પાસે a02 છે આપણે f વડે ગુણાકાર કર્યો છે અને પછી આપણે સંકલિત કર્યું છે તેવી જ રીતે અહીં પણ આપણે fx વડે ગુણાકાર કર્યો છે અને પછી આપણે સંકલિત કર્યું છે તેથી ફરીથી આપણે ફુરિયર સહગુણકોનો ઉપયોગ કરી શકીએ છીએ અહીં ફુરિયર સહગુણકોની વ્યાખ્યા દાખલા તરીકે આ પદનો 1 ફરીથી a0 બનશે તેથી અમારી પાસે a022 છે અને અહીં આપણે ફરીથી 1 સાથે ફુરિયર સહગુણકની ઉપયોગ કરી શકીએ છીએ તેથી π બહાર આવશે આ ફરીથી an છે અને આ પણ bn છે તેથી આપણી પાસે આ સમાનતા છે અને જો આપણે તેને π વડે ભાગીએ તો આપણને કહેવાતી પારસેવલની નિત્યસમતા મળે છે અહીં માત્ર નોંધ કરવા માટે જેનો મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે કે પારસેવલની નિત્યસમતા પીસવાઈસ સતત વિધેય માટે સાબિત કરી શકાય છે તેથી આપણે અહીં સાતત્ય તરીકે જે લીધું છે તે અમને કોઈ વધારાના નિયંત્રણોની જરૂર નથી અને અમે આ અંતરાલ પર ભાગરૂપે સતત વિધેય પણ લઈ શકીએ છીએ મોટાભાગના પરિણામો અમે ગણતરીની સરળતા માટે ફરીથી ππ માં વિચારી રહ્યા છીએ પરંતુ અમે હંમેશા વધુ સામાન્ય અંતરાલ LL સાથે કામ કરી શકીએ છીએ અને આપણે ફરીથી પાર્સેવલની નિત્યસમતા મેળવી શકીએ છીએ દાખલા તરીકે અહીં ફક્ત L દ્વારા π બદલીને તેથી અહીં તે L હશે અને ત્યાં પણ L હશે અને પછી બધું સમાન રહેશે બરાબર આ પારસેવલની નિત્યસમતા અને પાર્સેવલની અથવા બેસેલની અસમાનતા હોવાને કારણે આપણે હવે કેટલીક ઉપયોગીતા શોધી શકીએ છીએ અને ખરેખર આ વધુ ઉપયોગી છે પારસેવલની નિત્યસમતા કારણ કે આમાં અમારી પાસે વધુ ચોક્કસ પરિણામ છે કે અમારી પાસે આ સહગુણકોની સમાનતા છે તેથી આનો ઉપયોગ શ્રેઢીના સરવાળાને ફરીથી સાબિત કરવા માટે ઘણા કિસ્સાઓમાં થઈ શકે છે જેમ કે આપણે નીચેના ઉદાહરણોમાં જોઈશું તેથી દાખલા તરીકે વિધેય fx ની ફુરિયર શ્રેઢીને ધ્યાનમાં લો તેથી ફુરિયર શ્રેઢી પહેલાથી જ fx માટે આપવામાં આવી છે અને અમે અંતરાલ વગેરેને લગતી અન્ય કોઈ વાતનો ઉલ્લેખ કર્યો નથી આપણે આપેલ શ્રેઢીમાંથી તે કાઢવાનું છે તેથી પહેલો પ્રશ્ન એ છે કે આપણે આ ફુરિયર શ્રેઢી માટે પારસેવલની ઓળખ લખવાની જરૂર છે અને બીજો એ હશે કે એકવાર આપણે પારસેવલની નિત્યસમતા લખી લીધા પછી અમે અહીં આ શ્રેઢીનો સરવાળો નક્કી કરવા માંગીએ છીએ 114124134 તેથી ત્યાં બે કાર્યો છે પહેલું એ છે કે આપેલ ફુરિયર શ્રેઢી માટે આપણે આપેલ સંબંધ માટે પાર્સેવલની નિત્યસમતા લખીશું જ્યાં આપણે ઓળખવું પડશે કે f એટલે L નો સમયગાળો શું છે અને સહગુણકો શું છે કારણ કે પારસેવલની નિત્યસમતા લખવા માટે આપણને વિધેયની જરૂર છે જે કોઈપણ રીતે ત્યાં આપેલ છે આપણને ફુરિયર સહગુણકની જરૂર છે જે અહીંથી પણ સ્પષ્ટ છે કે bn એ 0 છે કારણ કે ત્યાં કોઈ sine પદ નથી અને આપણી પાસે cos⁡nπxL છે તેથી ફરીથી સીધું L છે 2bn 0 છે અને અહીં આપણી પાસે an છે તેથી સમસ્યામાં સ્પષ્ટપણે આપ્યા વિના આપણે આપેલ ફુરિયર શ્રેઢીમાંથી આ તમામ સહગુણકો an bn અને L નું મુલ્ય પણ કાઢી શકીએ છીએ તેથી આ ફુરિયર શ્રેઢી ધરાવતાં આપણે સૌપ્રથમ ફુરિયર સહગુણકો અને ફુરિયર શ્રેઢીનો સમયગાળો ફક્ત પ્રમાણભૂત ફુરિયર શ્રેઢી સાથે સરખાવીને શોધવા પડશે મેં પહેલેથી જ ચર્ચા કરી છે તેમ L એ 2 છે પછી a0 અહીંથી આવશે કારણ કે પ્રથમ પદ a02 છે અને તે 1 તરીકે આપવામાં આવ્યું છે તેથી a0 એ 2 હશે અને કારણ કે ત્યાં કોઈ sine પદ નથી તેથી બધા bn એ 0 બનશે અને an અહીં n14n22cos nπ 1 છે તેથી આ સહગુણકોનું જ્ઞાન હોવાને કારણે અમે પારસેવલની નીત્યસમતાના સીધા પરિણામને લાગુ કરી શકીએ છીએ તેથી આપણી પાસે an છે આપણી પાસે a0 છે આપણી પાસે bn છે અને આપણી પાસે fxછે પારસેવલની નીત્યસમતા લખવા માટે આટલું જ જરૂરી છે અને યાદ રાખો કે આ પારસેવલની નીત્યસમતા છે 1L LL2dx અને જમણી બાજુએ આ સહગુણકોનો સરવાળો આપવામાં આવે છે તેથી આપણી પાસે 12 22x2dx છે અને જમણી બાજુએ આપણી પાસે a022 છે તેથી આપણી પાસે 42 છે પછી સરવાળાનું પદ n એ 1 થી n2 an2 સુધી બદલાય છે એટલે કે આપણી પાસે 164n4 છે અને પછી cos⁡nπ 12 અનેbn2 એ 0 છે તેથી આ પારસેવલની નીત્યસમતા છે જેને આપણે થોડી વધુ સરળ બનાવી શકીએ છીએ પરંતુ અહીં આપણી પાસે x2 છે તેથી 12x33| 22 અને પછી અડધો પણ ત્યાં છે તેથી આપણે આને સરળ બનાવી શકીએ છીએ અને આપણને ડાબી બાજુએ 83 નંબર મળશે અને જમણી બાજુએ આપણી પાસે અહીંથી 2 આવે છે અને પછી આપણી પાસે આ કૌંસ છે જ્યારે n યુગ્મ હશે ત્યારે આ 0 બનશે અને જ્યારે n અયુગ્મ હશે ત્યારે આ 2 એટલે કે 4 થશે તેથી ફક્ત આ અયુગ્મ પદો જ ટકી રહેશે અને તે પણ 4 અવયવ સાથે તેથી 64 ત્યાં દેખાશે આપણે બહાર 4 મેળવી શકીએ છીએ અને પછી આપણી પાસે n4 છે તેથી પરિણામે આપણને 143454 વગેરે મળી રહ્યા છે તેથી આ પારસેવલની સમાનતામાંથી સીધું આવી રહ્યું છે કે 143454 આ અયુગ્મ શબ્દો ∞ સુધી ઉમેરી રહ્યા છે અહીં આપણી પાસે 83 છે પછી આપણી પાસે 2 છે તેથી 83 2 આપણી પાસે 23 છે અને આ 23ને 464 સાથે ગુણાકાર કરવામાં આવશે તેથી તે આપણને 496આપશે આ શ્રેઢીના સરવાળામાં પાવર 4 સાથે આ અયુગ્મ પદો ધરાવે છે હેતુ ઇચ્છિત શ્રેઢીનો સરવાળો મેળવવાનો હતો તેથી પારસેવલની નીત્યસમતાના પ્રત્યક્ષ પરિણામમાંથી હવે આપણી પાસે આ છે પરંતુ પ્રશ્નમાં આ પૂછવામાં આવ્યું છે કે અહીં S શું છે 114124134 પ્રશ્ન એ છે કે શ્રેઢીનો સરવાળો શું છે તેથી આની મદદથી આપણે હવે ઇચ્છિત શ્રેઢી અથવા ઇચ્છિત શ્રેઢીનો સરવાળો મેળવવો પડશે તો અહીં યુક્તિ એ છે કે જો આ S છેS સંપૂર્ણ સરવાળો છે તો આપણે S ને બે ભાગોમાં વહેંચી શકીએ છીએ એકમાં માત્ર અયુગ્મ પદો છે અને બીજામાં યુગ્મ પદો છે તેથી આ બધા યુગ્મ પદો છે અહીં આપણી પાસે અયુગ્મ પદો છે 135 વગેરે અહીં આપણી પાસે તમામ અયુગ્મ પદો છે જે પૂર્ણ S સુધી ઉમેરી રહ્યા છે નોંધ કરો કે આપણે આ મૂલ્ય પહેલેથી જ જાણીએ છીએ કે આ 496 છે અને જો આપણે અહીંથી 124 સામાન્ય લઈએ તો આપણને શું મળશે પ્રથમ પદ ફરીથી અહીં છે 1124134 આ ફરીથી S બનશે જે અહીં 124S લખેલું છે જેને આપણે હવે અહીંથી S મેળવવા માટે સરળ બનાવી શકીએ છીએ તેથી કારણ કે ડાબી બાજુએ આપણી પાસે 1 124S છે તેથી આપણી પાસે 496 છે અને અહીં આપણી પાસે 496 છે તેથી 1516S પછી 496 પછી આપણી પાસે 6 છે અને તે આપણને S490 આપે છે તેથી તે પરિણામ છે અમારી પાસે અહીં શ્રેઢીનો સરવાળો છે જે પ્રશ્નમાં આપેલ છે અને તેનું મૂલ્ય 490 છે સારું તો આપણે એક વધુ ઉદાહરણ કરીશું તે હવે છેલ્લું ઉદાહરણ છે તેથી અંતરાલ πxπ માં આપેલ અથવા વ્યાખ્યાયિત કરેલ વિધેય x2 માટે ફુરિયર શ્રેઢી શોધો અને તેનો સરવાળો અહીં 296 છે તે બતાવવા માટે પારસેવલની નિત્યસમતા સાથે ઉપયોગ કરો તો અહીં સરવાળો શું છે આપણી પાસે બીજો છે 134 અને પછી 154 અને વગેરે તેથી તે સરવાળો છે જે અગાઉના વિકલ્પમાં પહેલેથી જ લેવામાં આવ્યો હતો પરંતુ હવે આપણે આ સરવાળો ફરીથી 296 તરીકે અલગ સંદર્ભમાં શોધીશું તેથી અમે અગાઉના વ્યાખ્યાનમાંના એકમાં વ્યાખ્યાન નંબર 36 માં અને x2 ની ફુરિયર શ્રેઢીમાં આ ફુરિયર શ્રેઢી પહેલેથી જ કરી ચુક્યા છીએ જે એક યુગ્મ વિધેય છે તેથી ફુરિયર શ્રેઢીમાં અંતિમ બિંદુઓ સહિત બધા x∈ ππ માટે માત્ર cosine પદો હશે કારણ કે x2 વિધેય આ માળખું ધરાવે છે અને અંતિમ બિંદુઓ પરના મૂલ્યો પણ સમાન છે તેથી તે દરેક જગ્યાએ અભિસારી થશે અને પછી આપણી પાસે x2 ફુરિયર શ્રેઢીની બરાબર છે અને હવે આપણે પાર્સેવલની નિત્યસમતા લખી શકીએ છીએ તેથી પારસેવલનું પ્રમેય કહે છે કે આ સહગુણકોના આ સંબંધ સમાન હશે અને પછી અહીં આપણી પાસે x2 છે જે ડાબી બાજુએ હશે આપણી પાસે 1 છે અને આપણી પાસે ઋણ π થી x4x2 છે અને પછી ફરીથી વર્ગ કરો તેથી x4 તેથી આ 1 છે અને પછી આપણી પાસે 15x5| πજે 255 હશે અને આ π રદ થશે તેથી આપણી પાસે 254 છે જમણી બાજુએ આપણી પાસે a022 છે અને a02 અહીં પહેલેથી જ આપેલ છે તેથી a0 એ 223 છે તેથી જો આપણે તેનો વર્ગ કરીએ તો આપણી પાસે 449 છે અને પછી 2 દ્વારા તેથી આપણને બીજા પદમાં 4418 મળે છે તે પણ સારું છે અને પછી આપણી પાસે an2 અને bn2bn2 નો સરવાળો અહીં 0 છે આપણી પાસે માત્ર an2 છે અને તે 16n4 છે તેથી તે પરિણામ છે આપણી પાસે પારસેવલના પ્રમેયમાંથી સીધું છે જે આપણને હવે 1n4 આપે છે n 1 થી ∞ નો સરવાળો જે 0 ની બરાબર છે આપણે આ શરતોને અહીં અને પછી બાદ કરવી પડશે 16 વડે ભાગાકાર કરો હવે પરિણામ શું આવે છે અમે ફક્ત ફરીથી તપાસ કરી શકીએ છીએ તેથી તે 418 × 5 છે અને જમણી બાજુએ આપણી પાસે ત્યાં 16 છે અને પછી n11n4છે તેથી n11n4 જે 490 સુધી ઉમેરાઈ રહ્યું છે તેથી આપણી પાસે છે કે 1n4 બરાબર 490 છે તે સીધું પરિણામ છે જે આપણને પારસેવલની નીત્યસમતા માંથી મળે છે અને અહીં અમારો રસ આ સરવાળો મેળવવાનો છે જે 114134 અને અમે સમાન યુક્તિનો ઉપયોગ કરીશું જેનો ઉપયોગ અગાઉ કરવામાં આવ્યો હતો કે આખી શ્રેઢીને બે ભાગોમાં વિભાજિત કરી શકાય છે જેમાં આ અયુગ્મ પદો અને પછી યુગ્મ પદો છે આ પરિસ્થિતિમાં આપણે આ સરવાળો પહેલેથી જ જાણીએ છીએ આપણે આ મેળવવા માંગીએ છીએ અને આપણે ફરીથી 124 ને આપેલ સમીકરણમાં ફેરવીને આને ફરીથી બદલી શકીએ છીએ જે 490 છે તેથી હવે આ હોવા છતાં સૌ પ્રથમ આપણી પાસે આ સરવાળો 490 હોઈ શકે છે પછી આ ઇચ્છિત છે અને આપણે અહીં સામાન્ય અવયવ 124 લઈએ છીએ અને પછી આપણી પાસે આ શ્રેઢી છે જેનો સરવાળો 490 તરીકે આપેલ છે તો અહીં પણ આપણી પાસે 490 છે પછી આપણે તેને બાદ કરી શકીએ છીએ અને આપણને સીધો S 1516490 મળશે અને ફરીથી 496 મેળવવા માટે તેને રદ કરી શકાય છે તેથી તે સરવાળો છે ફરીથી આ પારસેવલની નીત્યસમતાનો ઉપયોગ કરીને આપણે ઘણા વધુ જટિલ દાખલા કરી શકીએ છીએ તેથી આ વ્યાખ્યાન તૈયાર કરવા માટે આપણે હવે ઉપયોગમાં લીધેલા સંદર્ભો છે અને માત્ર નિષ્કર્ષ પર અમે પ્રથમ બેસેલની અસમાનતાની ચર્ચા કરી છે સંકલન બાદ જે એક ક્ષુલ્લક પરિણામ હતું વર્ગ જે હંમેશા બિન ઋણ હોય છે અને પછી સરળ ગણતરીઓ સાથે આપણે આ અસમાનતા મેળવીએ છીએ જે બેસેલની અસમાનતા તરીકે ઓળખાય છે અને પછીથી અમને શું સમજાયું કે સમાન પરિસ્થિતિઓમાં આ સમાનતાને સમાનતા પર સેટ કરી શકાય છે અને આ નીત્યસમતાનું નામ છે પારસેવલની નીત્યસમતા જેની ઘણી ઉપયોગીતા છે અમે તેમાંથી કેટલાકને વિવિધ શ્રેઢીના સરવાળાની ગણતરી માટે જોયા છે તેથી આ વ્યાખ્યાન માટે આટલું જ છે અને તમારા ધ્યાન બદલ હું તમારો આભાર માનું છું